પેરાસિટિક એરે પરના આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે ખરેખર એરે છે જેમાં બધા તત્વો ચાલિત તત્વ નથી જેને પેરાસિટિક એરે કહેવામાં આવે છે એકસરખી એરે જો હું ઉત્તેજીત કરવા માંગુ છું કે મારે ફીડની યોગ્ય વ્યવસ્થા જરૂરી છે દરેક તબક્કા માટે જરૂરી છે જેમાં વિવિધ તબક્કા અને એમ્પલીટ્યુડ ઉત્તેજના જરૂરી છે હવે બધા તત્વો ચલાવવાને બદલે એક પેરાસિટિક એરે ફક્ત એક રેડિયેટર દ્વારા ફીડ કરવામાં આવે છે અને આપણે ત્યાં કેટલાક અન્ય પેરાસિટિક રેડિએટર્સ મૂકી શકીએ છીએ જેથી તેને સારી દિશા નિર્દેશ મળે હવે આ કામ કરી શકે અથવા કરી શકશે નહીં તેથી કેટલાક લોકોએ કેટલીક ખૂબ સારી રચનાઓ શોધી કાઢી છે જ્યાં સરળ રચના કાર્ય કરી શકે છે તેમાંથી એક ખૂબ પ્રખ્યાત યાગી ઉડા એરે છે ખરેખર યાગી ઉડા ત્યાં બે વૈજ્ઞાનિકો છે જાપાની વૈજ્ઞાનિકો તેઓએ આવા એક પેરાસિટિક એરે શોધી કાઢયા છે જે લગભગ દરેક જગ્યાએ એચએફ માટે વપરાય છે એચએફ એટલે 3 થી 30 મેગાહર્ટઝ પછી વીએચએફ 30 થી 300 મેગાહર્ટઝ અને યુએચએફ કે 300 થી 3000 મેગાહર્ટઝ 300 મેગાહર્ટઝ તે ટીવી ટ્રાન્સમિશન ટીવી પ્રસારણો શરૂઆતમાં આ ઝોનમાં હતા તે પછી તે અહીં બન્યું તેથી આ બધા કિસ્સાઓમાં એપ્લિકેશન એ ટીવી ટ્રાન્સમિશન છે ટીવી ટ્રાન્સમિશન માટે આ એક ઉત્તમ એન્ટેના છે અને તે સારી માત્રામાં નિર્દેશન આપે છે જે એક ડાઈપોલ માટે શક્ય ન હતું તો સ્ટ્રક્ચર એ આ સ્ટ્રક્ચરને સમજવું છે આપણને આ જેવું લાગે છે મારી પાસે ડાઈપોલ એન્ટેના છે અને આ એક પેરાસિટિક છે તેથી હું નિર્દેશ કરું છું કે આ છે 1 એક પેરાસિટિક છે તે ચાલિત નથી 2 તે આપેલ તત્વ છે જે આ રીતે ચાલે છે તે જોવામાં આવે છે કે મારી પાસે અહીં ફીડ છે અને આ અંતર ચાલો હવે આપણે ડી લઈએ તો આ એક બે એલિમેન્ટ એરે છે એરે અક્ષ શું છે આ એરે અક્ષ છે આ એક એલિમેન્ટ છે આ બીજું એલિમેન્ટ છે અને મારી વાત એ છે કે હું સંદર્ભ તરીકે આ 1 ચલાવું છું અને આ એંગલ મારો પીએસઆઇ એંગલ છે તો આ એરે અક્ષ છે બે એલિમેન્ટ એરે આ મારું અવલોકન છે હવે આ આખી વસ્તુ જે તમે જુઓ છો તે હું બે પોર્ટ નેટવર્ક તરીકે જોઈ શકું છું આ એક પોર્ટ છે આ બીજો પોર્ટ છે તેથી હું લખી શકું છું કે ત્યાં છે દેખીતી રીતે હું તે ઉતેજીત કરું છું તેથી અહીં કરંટ છે હવે આ નજીકમાં હોવાથી આ રેડિયેટર 1 છે કારણ કે આ એક વાહક છે તેથી આ કિરણોત્સર્ગ ક્ષેત્રનો સરવાળો જે અહીં પ્રેરિત કરશે કારણ કે તેમની વચ્ચેના મ્યુચ્યુઅલ જોડાણ અને તે પણ અહીં કેટલાક કરંટને પ્રેરિત કરશે તેથી હું તે લખી શકું છું કે પોર્ટ 1 પર વોલ્ટેજ શું હશે આ મારું પોર્ટ 1 છે આ મારું પોર્ટ 2 છે તેથી V1 એ Z11 I1 વત્તા Z12 I2 હશે અને V2 Z21 I1 વત્તા Z22 I2 હશે શું હું આને બે પોર્ટ નેટવર્ક માટે લખી શકું છું અને અને આ એલિમેન્ટ 1 તે સંચાલિત નથી તેથી હું બનાવી શકું છું કે વોલ્ટેજ આ વોલ્ટેજ 0 હશે તેથી હવે હું આ I1 અને I2 માટે હલ કરી શકું છું તેથી I1 શું હશે I1 એ માઈનસ Z12 V2 બાય Z11 Z22 માઈનસ Z12 સ્ક્વેર અને I2 એ Z11 V2 બાય Z11 Z22 માઈનસ Z12 સ્ક્વેર ની બરાબર છે તેથી તે બંનેમાંથી કિરણોત્સર્ગ હશે તે બતાવે છે કે ભલે હું આને ઉત્સાહિત કરતો નથી પરંતુ તેમની વચ્ચે પરસ્પર જોડાણ જે કંઈ નથી પરંતુ આ Z12 અને Z21 જો આપણે પહેલાં આ અંગે વિચારણા કરતા ન હોત પરંતુ વ્યવહારિક કિસ્સાઓમાં આ ત્યાં છે તેથી I1 અને I2 બંને પાસે કરંટ છે બંને હવે ફેલાશે તેથી મારું કોઈપણ દૂરના ક્ષેત્રનું રેડિયેશન તેમાંથી કેટલાક હશે હવે તે I1 અને I2 થી હું લખી શકું છું કે I2 દ્વારા I1 એ Z11 દ્વારા માઈનસ Z12 છે હવે આ બંને જટિલ અવરોધો છે કારણ કે આ પ્રથમ એન્ટેના તરીકે સ્વ અવરોધ છે રેડિયેટરના પરસ્પર અવરોધ દ્વારા પ્રથમ રેડિયેટર જ્યારે તે માઇનસ સાથે 2 Z12 દ્વારા ચલાવવામાં આવે છે હવે હું આને માઈનસ મેગ્નીટ્યૂડ ભાગ અને કેટલાક તબક્કા ભાગ તરીકે લખી શકું છું કારણ કે આ મૂળભૂત રીતે આ દ્વારા પરસ્પર છે દેખીતી રીતે આ બંનેના અલગ થવાના પર આધારીત છે કારણ કે આ પરસ્પર વસ્તુ અલગતા શું છે તેના પર આધારીત છે તેથી જ મેં કેટલાક પ્રમાણસર ડી કોન્સ્ટન્ટ આલ્ફા સાથે લીધું છે તેથી આ ગુણોત્તરનો તબક્કો છે હવે હું કહી શકું છું કે ફીલ્ડ એરે પેટર્ન શું હશે શું હું એમ કહી શકું છું કે આ મારો સંદર્ભ છે 2 એ મારો સંદર્ભ છે જે તમે જુઓ છો તો F Z11 દ્વારા 1 માઇનસ Z12 બરાબર છે જે e એ પાવર j alpha d minus j k0 d cos psi શું હું આ લખી શકું છું કારણ કે બંને વચ્ચે જગ્યા હશે તો આ આ બે એલિમેન્ટ એરેની એરે પેટર્ન છે હવે હું ઇચ્છું છું કે આ દિશામાં મારે આ દિશામાં મહત્તમ રેડિયેશન હોવું જોઈએ તેનો અર્થ એ કે psi 0 ની બરાબર છે કારણ કે અહીંથી તરંગ આવશે હું મેળવીશ તેથી હું આને અંત આગની વસ્તુ તરીકે ઇચ્છું છું તેથી psi પર મહત્તમ રેડિયેશન મેળવવા માટે 0 દિશા બરાબર છે આપણને શું જોઈએ છે અમારે આવશ્યક છે કે આ ભાગ આલ્ફા ડી માઈનસ કે 0 ડી જેટલું હોવું જોઈએ વત્તા માઇનસ pi બરાબર શું હું આ કહી શકું છું કારણ કે પછી આ ભાગ આલ્ફા ડી માઈનસ k0 d જશે તો તે મને ડી માઈનસ પ્લસ pi બાય K0 માઈનસ આલ્ફા બરાબર આપે છે તેથી જો આપણે આ રીતે ડી પસંદ કરીએ તો આપણે દિશામાં મહત્તમ રેડિયેશન મેળવી શકીએ છીએ જો હવે લાદવું કે આપણે તે ઇચ્છીએ છીએ તો તે અહીં મહત્તમ હોવું જોઈએ અને આ દિશામાં તે નલ હોવું જોઈએ આ દિશામાં પાછળની દિશામાં તે નલ હોવું જોઈએ તેથી સ્થિતિ શું છે એનો અર્થ એ કે આપણે પાછળની દિશામાં રેડિયેશનને દબાવવા માગીએ છીએ તેથી પાછળની કિરણોત્સર્ગને દબાવવા માટે એટલે કે પીએસઆઇ પર pi દિશાની બરાબર છે અમને આલ્ફા ડી માઈનસ k0 જોઈએ છે અમને આલ્ફા ડી પ્લસ k0 ડી જોઈએ છે કારણ કે તે દિશા તેથી cos pi માઇનસ 1 છે તેથી વત્તા ન હોઈ શકે તે ક્યાં તો 0 અથવા 2 પાઇ હોવું જોઈએ અને સાથે સાથે હું ઇચ્છું છું કે Z12 બાય Z11 ની તીવ્રતા 1 હોવી જોઈએ બંને એક સાથે સંતુષ્ટ હોવા જોઈએ એક સાથે સ્થિતિ જો મારે તે ઉત્પન્ન કરવું હોય પરંતુ આ બીજી શરત શક્ય નથી કારણ કે સ્વ અવરોધ અને પરસ્પર અવરોધ પરસ્પર અવરોધ હંમેશાં સ્વ અવરોધ કરતા ઘણું ઓછું હોય છે તેથી જ આપણે પહેલા તેની અવગણના કરતા હતા અને આ સ્થિતિને આપણે પૂરી કરી શકીએ નહીં તેથી ત્યાં કેટલાક કિરણોત્સર્ગ હશે પરંતુ આપણે ઓછામાં ઓછું કિરણોત્સર્ગ જોઈએ છે આપણે નલ મેળવી શકતા નથી તેથી પૂર્ણ નલ પાછળની દિશામાં શક્ય નથી તેથી હવે આ તે છે જેવું મેં કહ્યું છે યાગી ઉડા એન્ટેનાને આદર્શ બનાવવા માટે આપણે ડી હોવું જોઈએ આ લોકોએ અલ્ફા ડી પ્રયોગમાંથી શોધી કાધ્યુ છે કે 2 દ્વારા માઈનસ pi બરાબર છે અને Z12 Z11 બરાબર 1 છે પરંતુ આ બનાવવામાં આવ્યું નથી હવે જો આપણે ડી લઈએ તો લેમ્બડા બરાબર 4 નહીં આનું પરિણામ ખૂબ જ નાના Z12 માં આવે છે અને જો Z12 નાનો છે તેનો અર્થ એ છે કે વર્તમાનમાં પેરાસિટિક રેડિયેટર એકદમ નાનું છે અને તેથી લોકો લોકો પણ લેતા હતા કે આ કરતાં નાનો સામાન્ય રીતે ડી થોડો ઓછો લેવામાં આવે છે પછી લેમ્બડાને 4 દ્વારા નહીં હવે યોગ્ય સાથે તેથી ડિઝાઇન પરિમાણો શું છે ડિઝાઇન પરિમાણો આ ડી છે અને ડાઇપોલની લંબાઈ પણ તે બીજો પરિમાણ પણ છે આ બે તત્વના એરેમાં તમે 3 ની ડિરેક્ટિવિટી મેળવી શકો છો હવે જો પેરાસિટિક તત્વ આ રેસોનન્ટ લંબાઈ કરતા ટૂંકા હોય તેનો અર્થ છે કે હું કહી શકું છું કે એલ 1 લેમ્બડા નોટ બાય 2 કરતા ઓછું છે પછી તે ડિરેક્ટર તરીકે કાર્ય કરે છે અને મહત્તમ વિવિધતા ડિરેક્ટરમાં થાય છે તેનો અર્થ એ કે લોકોએ આ રીતે સ્ટ્રક્ચર બનાવ્યું છે ધારો કે મારી પાસે આ છે આ સંચાલિત તત્વ છે આ એ છે આ દિશા મને કિરણોત્સર્ગની ઇચ્છા નથી આ એક પેરાસિટિક તત્વ છે અને અહીં મારી પાસે ટૂંકા તત્વ છે લેમ્બડા કરતા ટૂંકા 2 નહીં તેથી આ કિરણોત્સર્ગમાં સુધારો કરશે આને ડિરેક્ટર કહેવામાં આવે છે લોકો આમાંના કેટલાક તત્વો લઈ શકે છે તેમના કદ પણ લોકો બદલાઇ શકે છે આ એક આપેલ તત્વ છે આ 2 ડાઇપોલ દ્વારા લેમ્બડા છે અને આ તે છે જેને પરાવર્તક કહેવામાં આવે છે તેથી આ પરાવર્તક પાછળની કિરણોત્સર્ગને દબાવશે અને આ નિર્દેશકો આમાં સુધારો કરે છે તેથી જો હું તે કહું તો ચાલો કહી શકીએ કે આને માઈનસ 1 એલિમેન્ટ કહે છે આને 0 એલિમેન્ટ કહેવામાં આવે છે જેને 12 કહેવામાં આવે છે તેથી ચાલો આપણે સામાન્ય રીતે મારી પાસે સંખ્યાબંધ ડિરેક્ટર હોઈ શકે તો પછી આપણે લખી શકીએ આ હવે એક એન પ્લસ 1 પોર્ટ બની ગયું છે જેથી તમે જોઈ શકો કે આપણે N પોર્ટ ઝેડ મેટ્રિક્સ આ પ્રમાણે લખી શકીએ છીએ તેથી ડિઝાઇન સમસ્યા એ છે કે d i અને એલિમેન્ટ લંબાઈની જગ્યા પસંદ કરો l i જેમ કે પ્રવાહો મારી પાસે આગળની દિશામાં વિકિરણ ક્ષેત્રની સાથે સાથે તબક્કા ઉપરાંત પ્રદાન કરવા માટે યોગ્ય તબક્કો હશે પરંતુ આ બધા એડજસ્ટેબલ પરિમાણો એકબીજા સાથે સંકળાયેલા હોવાથી તેનું નિરાકરણ કરવું મુશ્કેલ છે પરંતુ લોકોએ કેટલીક પ્રયોગમૂલક પ્રોગ્રામિંગ વસ્તુ લખી છે તેથી આ પ્રોગ્રામો આપેલ કેટલાક પુસ્તકોમાં ઉપલબ્ધ છે તેથી આ પણ આ સમસ્યાનું કાર્ય ઉપલબ્ધ છે તેથી તે દ્વારા તમે આ મેળવી શકો છો હવે આ પેરાસિટિક એરેની ગંભીર સમસ્યા એ છે કે રેડિયેશન પ્રતિકાર જો આપણે આ ડિપોલ્સ ટર્મિનલ્સ ડ્રાઇવ્ડ ડિપોલ્સ ટર્મિનલ જોઈએ કે જે એકદમ ઓછું થઈ જાય છે તો તે oh 73 ઓહ્મ નથી કે આપણે ડીપોલ માટે મેળવીએ છીએ એટલા માટે કે આમાંની કેટલીક શક્તિઓ તેઓને વિકિરણ બનાવવામાં આવતી નથી તેઓ આ ડિરેક્ટર અને પરાવર્તક વગેરે દ્વારા અવરોધ ઉભો કરી રહી છે તેથી આ સાથે એવું જાણવા મળ્યું છે કે 0 1 લેમ્બડાની અંતર સાથે રેડિયેશન પ્રતિકારનો ઘટાડો એક પણ પેરાસિટિક તત્વ માટે નથી 0 15 ના પરિબળ દ્વારા આ છે તેથી જો આપણી પાસે અમ લમ્બાડાનું અંતર ન હોય તો રેડિયેશન રેઝિસ્ટન્સ 15 ટકાનો ઘટાડો થાય છે જો આપણી પાસે 0 5 લેમ્બડાનું અંતર હોય તો આ ઘટાડો કહે છે 15 ટકા ઘટાડો 30 ટકા ઘટાડો તેથી સામાન્ય રીતે એ માટે એરે આપો ડાઇપોલનું કિરણોત્સર્ગ પ્રતિકાર 20 ઓહ્મ જેવું કંઈક છે તેથી ખૂબ નાનું બીજી સમસ્યા ઓપરેશનના ફ્રીક્વન્સી બેન્ડની છે સામાન્ય રીતે ઓપરેશનનું ફ્રીક્વન્સી બેન્ડ મહત્તમ પરિણામો માટે પેરાસિટિક તત્વોની આવશ્યક જટિલ ટ્યુનિંગને કારણે 2 થી 3 ટકાથી વધુ હોતું નથી લાક્ષણિક રીતે આપણે કેટલાક મૂલ્યો કહી શકીએ જેનો ઉપયોગ ડિઝાઇનરો દ્વારા કરવામાં આવે છે તેથી ડ્રિવન ડાઇપોલ લંબાઈ 0 45 થી 0 49 લેમ્બડા નોટ ડિરેક્ટરની લંબાઈ 0 4 થી 0 45 લેમ્બડા નોટ તમે કહો છો સામાન્ય રીતે 0 5 લેમ્બડા નોટ પરાવર્તક લંબાઈ 0 5 લેમ્બડા નોટ તેથી જ જો તમે યાગી એરે જુઓ છો તો તમે સરળતાથી તેના દ્વારા પરાવર્તક અને ડિરેક્ટરને ઓળખી શકો છો પરાવર્તક એ લોગનો મહત્તમ છે સંચાલિત ડ્રિવન ડાઇપોલ કે તમે હંમેશાં તે શીખી શકો છો કે ફીડ શું આપવામાં આવે છે અને ડિરેક્ટર તેથી તે દ્વારા તમે શોધી શકો છો કે કયા દિશામાં રેડિયેશન થઈ રહ્યું છે રેડિયેશન એ દિગ્દર્શકોની દિશામાં હોય છે અને પરાવર્તક દિશામાં દબાય છે પછી ડિરેક્ટર અંતર તે સામાન્ય રીતે 0 3 થી 0 4 લેમ્બડા નોટ અને રિફ્લેક્ટર અંતર છે તે હવે 0 25 લેમ્બડા નોટ હવે ડિરેક્ટર તે જ લંબાઈની જરૂરિયાત હોતી નથી અને વિવિધ ડિઝાઇનરો વિવિધ વસ્તુનો ઉપયોગ કરે છે અને એવું જાણવા મળ્યું છે કે એક કરતા વધારે પરાવર્તક કિરણોત્સર્ગની લાક્ષણિકતાઓને બદલતા નથી તેથી સામાન્ય રીતે મોટાભાગની ડિઝાઇનમાં ફક્ત તે જ હોય છે એક પરાવર્તક અને ડિરેક્ટર્સ માટે એવું જાણવા મળ્યું છે કે તમે તે નિર્દેશકોની સંખ્યામાં વધારો કરી શકો છો કે જે રેડિયેશન કામગીરીમાં વધારો કરે છે પરંતુ ચોક્કસ બિંદુથી આગળ અથવા અમુક નિર્દેશકોની બહાર ડિરેક્ટરમાં વર્તમાનનું પ્રમાણ ખૂબ ઓછું છે તે સામાન્ય રીતે ડિઝાઇનરોમાં 6 થી 12 ડિરેક્ટર હોય છે તેથી એરેની લંબાઈ સામાન્ય રીતે 6 લેમ્બડાની નોટ અને ગેઇન સામાન્ય રીતે 5 થી 9 દીઠ તરંગલંબાઇની હોય છે તેથી સામાન્ય રીતે તે 30 થી 54 અથવા ડીબીની દ્રષ્ટિએ 14 8 થી 17 3 ડીબી આવે છે જે એકદમ સારું છે ખરેખર તેથી જ જો તમે ઘણા ટીવી એપ્લિકેશનોમાં તે બની જાય છે તો તમે એક જ ડાઇપોલ મૂકો છો જે તમને રિસેપ્શન નથી મળી રહ્યો પરંતુ તે ક્ષણ તમને મળશે કારણ કે તે ડાઇપોલની તુલનામાં તમારું ગેઇન એકદમ વિશાળ બનાવી રહ્યું છે અને તે તમને આ તક આપે છે હવે આ યાગી એન્ટેનાની મહત્વપૂર્ણ કિરણોત્સર્ગ લાક્ષણિકતા આગળ અને પાછળની લાભ છે તેથી પાછળની દિશામાં ગેઇન પણ તમે કેટલું ઓછું કરી શકો છો ઇનપુટ અવરોધ બેન્ડવિડ્થ ફ્રન્ટ ટુ બેક રેશિયો નાના લોબ લેવલ વગેરે તેથી આ એક પ્રયોગમૂલક ડિઝાઇનનું સારું ઉદાહરણ છે અને પછી છેલ્લે આપણે બીજી એરે જોશું જેને લોગ પીરિયોડિક એરે કહે છે આ એક રસપ્રદ એરે છે ખરેખર તેને બ્રોડબેન્ડ એરે કહેવામાં આવે છે પરંતુ આધુનિક સમયમાં આપણે તેને બ્રોડબેન્ડ કહીએ નહીં પહેલાના લોકો તેને બ્રોડબેન્ડ કહેતા હતા ખરેખર બ્રોડબેન્ડમાં એક કન્વેશન છે કે જો એન્ટેના બ્રોડબેન્ડ છે તો હું કરી શકું છું હું ત્યાંથી એક પલ્સ પસાર કરી શકશે પરંતુ બ્રોડબેન્ડને કહેવાની એક બીજી રીત છે જેને પહેલા લોકો તે કહેવા માટે ઉપયોગ કરે છે ધારો કે મારી પાસે નેરો બેન્ડ સિગ્નલ છે હું તે જ એન્ટેનાથી મોકલું છું કે હું મોકલું છું તેવી બીજી કેટલીક આવર્તન પર અન્ય નેરો બેન્ડ સિગ્નલ તેથી સૌથી ઓછો નેરો બેન્ડ ફ્રીક્વન્સી સિગ્નલ અને સૌથી વધુ નેરો બેન્ડ ફ્રીક્વન્સી સિગ્નલ જો આ મોટું હોય તો લોકો તેને બ્રોડબેન્ડ કહેવા માટે ઉપયોગ કરે છે પરંતુ સમસ્યા એ આ પ્રકારની બ્રોડબેન્ડ એન્ટેનાની છે જ્યાં મારી પાસે ઘણા નેરો બેન્ડ સંકેતો મોકલી શકાય છે તે પ્રકૃતિમાં વિખરાયેલા છે જો હું તેમને એક પલ્સ મોકલું છું તો તે જરૂરી છે કે એક સાથે બધી ફ્રીક્વન્સીઝ પસાર કરવાની જરૂર છે જે આ લોગ સામયિક એરે દ્વારા પસાર કરી શકાતી નથી તેથી તે વિખેરી એરે છે તેનો અર્થ એ કે ત્યાં ફેલાવો છે જો તે જો હું પલ્સ મોકલવાનો પ્રયત્ન કરું છું પરંતુ જો હું નેરો બેન્ડ સિગ્નલો મોકલવાનો પ્રયત્ન કરું છું તો પછી ખૂબ મોટી બેન્ડવિડ્થ ઉપર તે સંકેતો પસાર કરી શકે છે તેથી આ વસ્તુ સાથે હું કહી શકું છું કે આ એરે કહેવામાં આવે છે તે અર્થમાં બ્રોડબેન્ડ એન્ટેના તેઓ 3 થી 1 ફ્રીક્વન્સી બેન્ડથી સંચાલિત કરી શકાય છે આનો અર્થ એ કે સૌથી વધુ ઓપરેટિંગ આવર્તન અને સૌથી ઓછી ઓપરેટિંગ આવર્તન એનો અર્થ એ કે fupper બાય flower 3 છે હવે ખ્યાલ શું છે ખ્યાલ હતો ખરેખર આ પ્રોફેસર રેમ્સે આના પર કામ કરતો હતો અને મોટાભાગના ખ્યાલો તેમના માટે છે તેમનો ખ્યાલ એ હતો કે આવર્તન બદલાતાની સાથે એક માળખું બનાવો જે સમયાંતરે પોતાને અપ બનાવી શકે ધારો કે તેનો અર્થ એ છે કે આ ખૂણો આલ્ફા છે મારી પાસે બે સલામ છે અને હવે તમે જુઓ છો તેનો ધારો હતો કે એન્ટેના કોઈ તરંગલંબાઇના લેમ્બડા નોટ પર સંતોષકારક રીતે ચલાવે છે તેથી મુદ્દો એ છે કે તે પણ કરશે તે તરંગલંબાઇ લેમ્બડા 2 પર પણ કરશે જો આ પ્રથમનું પરિમાણ લેમ્બડા 2 દ્વારા લેમ્બડા 1 દ્વારા પરિબળ દ્વારા બદલવામાં આવશે માની લો કે એક એન્ટેના આવર્તન પર કાર્ય કરે છે એટલે કે તરંગલંબાઇની વિરુદ્ધ ચોક્કસ તરંગલંબાઇ કરતાં ચાલો આપણે કહી શકીએ કે 3 મીટર તે કરી શકે છે હવે તે જ એન્ટેના 2 મીટરની તરંગલંબાઇ પર કરી શકે છે જો હું તેના પરિમાણને 2 દ્વારા 3 ના પરિબળ દ્વારા સ્કેલ કરું તો તે વિચાર હતો તેથી તમે જે સૂચન કર્યું છે ધારો કે મારી પાસે આનું માળખું છે તેનો અર્થ એ કે તે એંગલ આલ્ફા છે અને અહીં માની લો કે હું એલિમેન્ટ લઉં છું હવે તમે જોશો કે હું અહીં કોઈ તત્વ લઉ છું કે નહીં માપી શકાય છે કે મારે તેને n વત્તા 1 મી તત્વ કોલ કરું છું હું તેને n તત્વ કહું છું પછી આ n બાદબાકી 1 છે આ n બાદબાકી 2 છે અને ચાલો કહીએ કે આ લંબાઈ ln છે આ લંબાઈ ln ઓછા 1 છે અને આ અંતર xn 1 છે આ અંતર xn વગેરે છે હવે તો તમે સતત જુઓ છો મારો અર્થ છે ડાઇપોલની અનંત એરે હવે ડાઇપોલ ના પરિમાણો શું છે ડાઇપોલના પરિમાણો લંબાઈ એલએન વ્યાસ એક અંતર આ વ્યાસ છે આ લંબાઈ છે શિરોથી અંતર છે અને ડી એન એ એલિમેન્ટ વચ્ચે નું અંતર છે તેથી તેનો અર્થ એ કે આ ડીએન છે આ ડીએન માઈનસ 1 વગેરે છે હવે જો આપણે તે સંદર્ભ આપીએ કે xn 1 બાય xn બરાબર ln 1 બાય ln બરાબર dn 1 બાય dn બરાબર an1 બાય an બરાબર tau છે તેથી તમે જુઓ એરે આ પેરામીટર tau દ્વારા સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને આમાંથી એક અથવા હું કહી શકું છું કે tau dn બાય 2 એલએન અથવા આલ્ફા આલ્ફા પણ વ્યાખ્યાયિત કરી શકે છે તેમાંથી કોઈપણ બે તેથી આ પરિમાણને સિગ્મા કહેવામાં આવે છે તેથી tau સિગ્મા અથવા આલ્ફા તેમાંથી કોઈપણ બે પણ આ એરેને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરી શકે છે તેથી જો આપણે tau દ્વારા એરેના બધા પરિમાણોને ગુણાકાર કરીએ તો તે એલિમેન્ટ એન વત્તા 1 વત્તા 1 સાથે પોતાને માપ આપે છે તેથી એરે તમામ ફ્રીક્વન્સીઝ પર સમાન વિકિરણ ગુણધર્મો ધરાવશે જે પરિબળ tau દ્વારા સંબંધિત છે ધારો કે પ્રથમ તો આ બાજુ માની લો આ એક f1 છે તેથી આ એક tau f1 માં હશે તેથી જો આ એરે એફ 1 પર સંતોષકારક રીતે કાર્ય કરે છે તો પછી તે એફ 2 પર પણ કાર્ય કરશે તે tau એફ 1 ની તો ખરેખર આપણે જાણી શકીએ કે f1 દ્વારા ln f2 શું છે તે tau છે એલએન એફ 3 બાય એફ 1 કે tau ln tau square તેનો અર્થ એ કે 2 એલએન tau એલએન f4 બાય એફ 1 જે 3 એલએન tau હશે તેથી tau લોગ પીરિયડ કહેવામાં આવે છે તમે આ જોશો તેથી એરેમાંથી રેડિયેશન મેળવવા માટે તેને કંટાળી ગયેલી સિસ્ટમ દ્વારા ઉત્સાહિત થવું આવશ્યક છે તેથી સામાન્ય રીતે તમે લોકો તેને ફીડ કરે છે તેથી ત્યાં હશે અહીં ફીડ હશે હવે તે જ ફીડ અહીં આપવામાં આવે છે અને આને 180 ડિગ્રી ફીડ આપવામાં આવે છે તેનો અર્થ એ કે જો અહીં ટ્રાન્સમિશન લાઇન હોય તો એક છેડો અહીં જોડાયેલ છે તે જ છેડો હવે જાય છે અને બીજો એક અહીં ટ્રાન્સમિશન લાઇન છે અન્ય છેડો અહીં જોડાય છે અને હવે આ એક પછીની તરફ જાય છે અને આ એક પછીનામાં જાય છે તે દ્વારા દરેક પાસે 180 ડિગ્રી તબક્કો ફીડ હોય છે એવું પણ જાણવા મળ્યું છે કે આપેલ આવર્તન પર બધા તત્વોમાં કરંટ લેમ્બડા બાય 2 ની નજીકના સિવાયના ખૂબ જ નાના છે જે સ્પષ્ટ છે કારણ કે ખરેખર જે આવર્તન થાય છે તે ફક્ત એક જ સંરચનામાં પડઘો પાડે છે જેથી એકમાં મોટો કરંટ છે તેથી તેથી જ અને અન્યમાં ઉચ્ચ અવરોધ ઉચ્ચ પ્રતિક્રિયાશીલ અવરોધ છે તેથી જ ત્યાં કરંટ મોટા નથી તેથી તેથી જ શક્ય છે કે આ સંરચના અનંત હોવા છતાં આપણે આપણા નીચલા અને ઉપરના ચીજોના આધારે આપણે તેને સમાપ્ત કરી શકીએ છીએ ધારો કે મને થોડી આવર્તન જોઈએ છે તેથી માની લો કે થોડી ઘણી ઓછી આવર્તન માની લો કે વધારે આવર્તન થોડા તત્વો પછી હું તેને કાપી નાખું છું અને આ બાજુ નીચલી આવર્તન તેથી 2 3 લો અને તેને કાપી નાખો તેથી આ મર્યાદિત માળખું છે કારણ કે તે વાંધો નથી કારણ કે અન્ય ગુંજારતા નથી તેથી જ તમારી પાસે આવર્તન બેન્ડ હોઈ શકે છે અને એન્ટેના ત્યાં છે તે રેડિયો પડઘો છે તેથી તે બતાવે છે કે જ્યાં જ્યારે tau સામાન્ય રીતે 0 96 થી 0 8 હોય છે ત્યારે આપણે મેળવીએ છીએ ધારો કે આ તમને આપે છે આ એન્ટેના તમને 12 ડીબીનો ફાયદો આપે છે અને આ માટે તે 8 ડીબી વગેરેનો લાભ આપે છે અને અન્ય પરિમાણ સિગ્માના લાક્ષણિક મૂલ્યો જે 0 18 થી 0 તેથી તમારી પાસે તે હોઈ શકે છે જેમ કે મેં કહ્યું હતું કે કાપ્યા પછી તમે તમારી પાસે tau એનએફ ફ્રીક્વન્સીથી લઈને અન્ય કેટલાક એન પ્લસ એમ એફ સુધી લઈ શકો છો તેથી આ અહીં સૌથી વધુ અને નીચા આવર્તનના ઘટકો છે જે તમે f 1 f 1 કહી શકો છો તેથી આ ગુણોત્તર સામાન્ય રીતે તમે 3 થી 1 મેળવી શકો છો તેનો અર્થ એ છે કે tau એમ એ 3 નો ક્રમ છે તેથી આ લોગ સામયિક રચના એક રસપ્રદ ખ્યાલ અને વિવિધ વસ્તુ હતી ખરેખર જો આપણે આપણા એન્જિનિયરિંગ મિકેનિક્સના દિવસોમાંથી કોર્નુ સ્પાઇરલ ને યાદ કરીએ તો તે લોગ સામયિક રચના પણ છે તેથી ઇક્વિઆંગ્યુલર સ્પાઇરલ એન્ટેના ખરેખર તે સિરકયુલર એન્ટેના છે પરંતુ તે પણ આ જ સિદ્ધાંતથી માપ આપે છે તેનો અર્થ એ કે જ્યાં લંબાઈ વગેરેને બદલે તમે કોણ દ્વારા સ્ટ્રક્ચરને વ્યાખ્યાયિત કરો છો તે બધા લોગ પીરિયડિકલ એન્ટેના તરીકે વાપરી શકાય છે તેથી આ એરે સમાપ્ત થાય છે તેથી આપણે જોયું છે તે વિખરાયેલા અર્થમાં એરે બ્રોડબેન્ડ કેવી રીતે બનાવવું પછીથી જ્યારે આપણે આધુનિક એન્ટેના જોશું ત્યારે આપણે જોઈશું કે બ્રોડબેન્ડની આ સમસ્યાને વટાવી ચૂકેલા એન્ટેના અને ખરા અર્થમાં બિન વિતરિત બ્રોડબેન્ડ બનાવે છે જેને ઇમ્પલ્સ રેડિએટિંગ એન્ટેના કહેવામાં આવે છે જેની શોધ આ સદીના પહેલા દાયકામાં 2005 માં થઈ હતી તે સમયે તેની શોધ ડીવી ગિરી અને કાર્લ બાઉમે કરી હતી તેથી એન્ટેનાના ઇતિહાસમાં તે પ્રથમ હતું જેણે આ પ્રદાન કર્યું કે બ્રોડબેન્ડ પરંતુ ખરેખર બિન વિતરિત બ્રોડબેન્ડ જેથી તમે તે દ્વારા સીધો પલ્સ મોકલી શકો જ્યારે કે આ બ્રોડબેન્ડ એન્ટેના તમે પલ્સ મોકલી શકતા નથી પરંતુ જો તમારી પાસે લાંબા આવર્તન બેન્ડ પર વિવિધ નેરો બેન્ડ સિગ્નલ હોય તો તમે આ એન્ટેના દ્વારા તે બધાને સાથે મોકલવાનો પ્રયાસ કરી શકો છો